આપણે KCL ઈક્વેશન્સની સંખ્યા નક્કી કરી છે હવે એ જ રીતે આપણે KVL ઈક્વેશન્સની સંખ્યા શોધવાની છે દાખલા તરીકે દ્વારા મારો મતલબ છે કે ઈન્ડિપેન્ડેન્ટ લૂપ્સ આ બ્રાન્ચીઝ 1 અને 2 લૂપ બનાવે છે બ્રાન્ચીઝ 1 6 3 લૂપ બનાવે છે બ્રાન્ચીઝ 2 6 3 પણ લૂપ બનાવે છે ત્યાં ત્રણ લૂપ્સ છે પરંતુ તેના શબ્દોમાં ફક્ત એક ઈન્ડિપેન્ડેન્ટ લૂપ્સ છે તેથી આપણે આ લૂપ અને તે લૂપ અથવા તેમાંથી કોઈપણ બે લઈ શકીએ છીએ તેમાંથી માત્ર બે જ ઈન્ડિપેન્ડેન્ટ હશે તેથી આપણે ઈન્ડિપેન્ડેન્ટ લૂપ્સ કેવી રીતે બનાવીએ છીએ દરેક વખતે સર્કિટને ફરીથી લખ્યા વિના અસરકારક છે તેથી આપણે તેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ અને અત્યારે અમારો ધ્યેય આ ગ્રાફમાં ઈન્ડિપેન્ડેન્ટ લૂપ્સની સંખ્યા શોધવાનો છે તે કરવા માટે મને અહીં ગ્રાફ ફરીથી દોરવા દો તેથી ઈન્ડિપેન્ડેન્ટ લૂપ્સની સંખ્યા ગણવા માટે આપણે જે કરીએ છીએ તે સૌ પ્રથમ ટ્રી તરીકે ઓળખાય છે હવે તે ટ્રી શું છે ટ્રી એ બ્રાન્ચીઝનો સમૂહ છે જે મૂળભૂત રીતે તમામ બ્રાન્ચીઝનો પેટાસમૂહ છે સર્કિટની B બ્રાન્ચીઝનો સબસેટ જે તમામ નોડ્સને પાર કરે છે તેથી બધા નોડ્સ લૂપ બનાવ્યા વિના તેની સાથે જોડાયેલ ઓછામાં ઓછી એક બ્રાન્ચ હોવી જોઈએ તેથી આ સ્પષ્ટ હોવું જોઈએ જો હું એક ઉદાહરણ બતાવું તો તે ઘણા ટ્રીજ હોઈ શકે છે ત્યાં ઘણી બધી શક્યતાઓ છે પરંતુ તમે તેમાંથી કોઈપણથી શરૂઆત કરી શકો છો તો ચાલો હું તમને એક ટ્રીનું ઉદાહરણ બતાવું તેથી આ ચાર નોડ્સ છે અને હું બ્રાન્ચીઝ 1 6 અને 7 લઈશ તેથી 1 6 7 તેથી સ્પષ્ટપણે તમામ ચાર નોડ્સ ઓછામાં ઓછી એક બ્રાન્ચ છે અને હજી સુધી કોઈ લૂપ સ્વરૂપ નથી અલબત્ત આ માત્ર ટ્રીજ જ નથી કે સંભવતઃ અન્ય ઘણા લોકો છે તમે ફક્ત આ ગ્રાફ લઈ શકો છો અને પછી તેમને જાતે બનાવી શકો છો હું તમને એક બીજું ઉદાહરણ બતાવીશ ફરીથી હું આ બ્રાન્ચીઝ આ ત્રણ બ્રાન્ચીઝ અને દરેક બ્રાન્ચ 6 7 અને 3 લઈ શકું છું ફરીથી આપણી પાસે એક ટ્રી છે અને તમામ નોડ્સ ઓછામાં ઓછી એક બ્રાન્ચ સાથે જોડાયેલા છે પરંતુ ત્યાં કોઈ લૂપ નથી તેથી આ પણ એક ટ્રી છે અને તમે બીજા ઘણા લોકો માટે કરી શકો છો હવે એક બાબત ધ્યાને આવે છે કે આ બંને ટ્રીજ કે તેમની 3 બ્રાન્ચીઝ છે અને તમે તપાસ કરી શકો છો અને ગમે તેટલા ટ્રીજ બનાવી શકો છો તમે સર્કિટમાંથી કરી શકો છો અને તમને ખબર પડશે કે તે બધાની 3 બ્રાન્ચીઝ હશે શું આ સંયોગ નથી અમારી પાસે n નોડ્સ છે તમે એક નોડથી શરૂઆત કરો છો તમે બીજા ઉપર જાઓ છો તમે જે રીતે ઇચ્છો છો તે રીતે તમે નોડ્સને ઓર્ડર કરો છો મેં આ કિસ્સામાં 1 2 3 4 બતાવ્યું છે પરંતુ તમે 1 2 પણ કરી શક્યા હોત 3 4 વગેરે તમે નોડ 1 થી નોડ 2 સુધીની ઘણી બધી કનેક્ટ બ્રાન્ચીઝનો કોઈપણ ક્રમ લો છો નોડ 2 થી નોડ 3 વગેરે વગેરે તેથી સ્પષ્ટપણે નોડ 1 થી નોડ N સુધી જવા માટે દરેક સફળ જોડી વચ્ચે એક બ્રાન્ચને જોડીને તમારી પાસે N માઈનસ 1 બ્રાન્ચીઝ હશે તેથી જો તમારી પાસે N નોડ્સ હોય તો સર્કિટ માટેના ટ્રીમાં N માઈનસ 1 બ્રાન્ચીઝ હશે તેથી N નોડ સર્કિટમાં N માઈનસ 1 બ્રાન્ચીઝ હશે તેથી યાદ રાખો કે આપણે B બ્રાન્ચીઝ સાથેની સર્કિટથી શરૂઆત કરી રહ્યા છીએ અને તેમાંથી આપણે તેને N માઈનસ 1 બ્રાન્ચીઝ લઈ ટ્રીની રચના કરીશું તેથી હવે આગળ શું છે તેથી હવે આગળ શું આવી રહ્યું છે તે ખૂબ સ્પષ્ટ હોવું જોઈએ જો મારી પાસે ટ્રી હોય તો મારી પાસે સર્કિટના દરેક નોડને જોડતી બ્રાન્ચીઝ છે અને હજી સુધી કોઈ લૂપ નથી હવે જો મારી પાસે કોઈ વધુ બ્રાન્ચીઝ હોય જે દાખલા તરીકે અહીં છે તો મેં 1 6 અને 7 બ્રાન્ચીઝ લીધી છે તેથી મારી પાસે જે બાકી છે તે હું તેમને ડેશ લાઇન સાથે બતાવીશ મેં 2 3 4 5 અને 8 છોડી દીધી છે તે ખૂબ જ સ્પષ્ટ છે કે જો તમારી પાસે બાકીની બ્રાન્ચીઝ હોય તો ટ્રીજ માટે તમે લૂપ બનાવશો તેથી જો હું બ્રાન્ચ 2 ઉમેરું તો અહીં એક લૂપ હશે જો હું બ્રાન્ચ 3 ઉમેરું તો ત્યાં લૂપ હશે અને જો હું બ્રાન્ચ 8 ઉમેરીશ તો 6 7 અને 8 બ્રાન્ચીઝ દ્વારા લૂપ ફોર્મ હશે તેથી એકવાર તમારી પાસે એક ટ્રી હોય તો તમે તેમાં કોઈપણ બ્રાન્ચ ઉમેરશો તો તમે લૂપ બનાવશો તેથી હવે અહીં લૂપ્સની સંખ્યા ગણવાનું ખૂબ જ સરળ છે અમારી પાસે N નોડ્સ અને B બ્રાન્ચીઝ સાથેની સર્કિટ છે અને N નોડ્સવાળી સર્કિટમાં ટ્રીમાં N માઇનસ 1 બ્રાન્ચીઝ હશે હવે B બ્રાન્ચીઝમાંથી જો તમે N માઈનસ 1 કાઢો તો આપણી પાસે B માઈનસ N વત્તા 1 બાકીની બ્રાન્ચીઝ હશે જેને કો ટ્રી પણ કહેવાય છે હવે આ દરેક B માઈનસ N પ્લસ 1 બ્રાન્ચીઝને ટ્રીમાં દાખલ કરવાથી એક નવો લૂપ બનશે તેથી તમે શું કરો છો કે તમે પહેલા એક ટ્રી બનાવો અને પછી તમે એક પછી એક આ બ્રાન્ચીઝ લો અને તેમને ઉમેરો કે તમે આ બ્રાન્ચીઝમાંથી એક લો છો તમે એક લૂપ બનાવો છો અને તેને દૂર કરો છો કે તમે બીજી બ્રાન્ચ લો છો તમે બીજી લૂપ બનાવો છો વગેરે વગેરે અને તેથી અમારા વિશિષ્ટ ઉદાહરણમાં આપણે આ ચોક્કસ ટ્રી કહેવાનું શરૂ કરીશું તેથી આપણે આ નીચે મૂકી દીધું હતું અમારી પાસે ચાર નોડ્સ અને આઠ બ્રાન્ચીઝ હતી તેથી આપણે ટ્રીમાં 3 બ્રાન્ચીઝ અને પછી 5 બાકી બ્રાન્ચીઝ તેથી આપણી પાસે 5 ઈન્ડિપેન્ડેન્ટ લૂપ હશે એટલે કે આપણી પાસે B માઈનસ 1 ઈન્ડિપેન્ડેન્ટ લૂપ છે અને પરિણામે B માઈનસ 1 ઈન્ડિપેન્ડેન્ટ કિર્ચોફ વોલ્ટેજ લો ઈક્વેશન્સ છે તો માત્ર આને સમજાવવા માટે હું લૂપ્સ બતાવીશ તો આમાં હું એક લૂપ દ્વારા બ્રાન્ચ નંબર 1 ઉમેરીશ બ્રાન્ચ નંબર 2 ને હું બીજો લૂપ બનાવું છું બ્રાન્ચ નંબર 4 ને હું બીજો લૂપ બનાવું છું બ્રાન્ચ નંબર 5 અન્ય લૂપ અને બ્રાન્ચ નંબર 8 અન્ય લૂપ બનાવું છું તેથી ત્યાં 5 લૂપ્સ છે અને મારી પાસે B માઈનસ N વત્તા 1 કિર્ચોફ વોલ્ટેજ લો ઈક્વેશન્સ હોઈ શકે છે તેથી એક N નોડ સર્કિટમાં આપણી પાસે N માઈનસ 1 KCL ઈક્વેશન્સ છે અને N નોડ B બ્રાન્ચ સર્કિટમાં આપણી પાસે B માઈનસ N વત્તા 1 KVL ઈક્વેશન્સ છે તેથી અગાઉ આપણે કહ્યું હતું કે આપણે 2 B વેરીએબલ માટે ઉકેલ લાવવાનો છે હવે ચાલો જોઈએ કે આપણે 2 B ઈક્વેશન્સ કેવી રીતે મેળવીએ છીએ આપણે તે ક્યાંથી મેળવીએ છીએ સૌ પ્રથમ તો આપણી પાસે N ઓછા 1 KCL ઈક્વેશન્સ છે તેથી આ N નોડ B બ્રાન્ચ સર્કિટ માટે છે તેથી N ઓછા 1 KCL ઈક્વેશન્સ B ઓછા N વત્તા 1 KVL ઈક્વેશન્સ અને આ બે મળીને આપણને B ઈક્વેશન્સ આપશે અને અમારી પાસે B બ્રાન્ચીઝ પણ છે તેથી દરેક બ્રાન્ચમાં તેનો કરંટ વોલ્ટેજ સંબંધ હશે તેથી અમારી પાસે B I V સંબંધો છે જે તમને B ને વધુ ઈક્વેશન્સ આપે છે તેથી એકસાથે આપણી પાસે 2 B ઈક્વેશન્સ છે અને આને ઉકેલવાથી આપણે 2 B વેરિયેબલ્સને ઉકેલી શકીએ છીએ અને દરેક B બ્રાન્ચીઝમાં 2B વેરિયેબલ B કરંટો અને B વોલ્ટેજ શું છે તો આ આપણે સર્કિટમાં દરેક વેરિયેબલ માટે ઈક્વેશન્સ અને તેથી બધું સેટઅપ કરીએ છીએ હવે આપણે શું કરીશું આપણે સર્કિટ વિશ્લેષણની બનવું પડશે